તેથી અત્યાર સુધી આપણે બે ક્ષેત્ર ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ જોયું છે હવે આપણે થોડા વધુ ઉદાહરણો જોઇશું કે આ ઉદાહરણો એકદમ સરળ છે કારણ કે આપણે કોઈ સિમ્યુલેશન અથવા કંઈપણ હાથ ધરી રહ્યા નથી તેથી આ વખતે આને ઉદાહરણ A B C D ની જેમ બનાવો તેથી તે પછી હું તમને કંઈક વધુ કહીશ તેથી એક 100 મેગાવોટ જનરેટર એ અનંત નેટવર્ક પર કાર્યરત છે બરાબર તેથી નિયમન પરિમાણ આર 3 ટકા છે જો ફ્રિકવંસી 0 20 hertz સુધી ડ્રોપનીચે જાય તો ટર્બાઇન પાવર કેટલો વધશે તે સંદર્ભમાં કે જે તમે સંદર્ભ સાથે કહો છો તે યથાવત્ છે બરાબર તેથી સિસ્ટમ ફ્રિકવંસી અહીં 50 હર્ટ્ઝ છે હવે તે ખરેખર 3 ટકા છે કે રેગ્યુલેશન પેરામીટર 3 ટકા બરાબર છે કે જે આર 3 ટકા છે એટલે કે ફ્રીક્વન્સીમાં યુનિટ દીઠ 0 03 per unit અથવા 1 હર્ટ્ઝ ડ્રોપ નીચે થશે તો પાવર 100 મેગાવાટ વધશે કારણ કે 50 હર્ટ્ઝ છે બરાબર તેથી 50 હર્ટ્ઝના 3 ટકા એટલે 1 5 હર્ટ્ઝ ખરુ ને તેથી તે સમજી શકાય તેવું છે 50 હર્ટ્ઝના 3 ટકા એ 1 તેથી આર એ 1 5 ના છેદમાં 100 હશે તેથી 0 015 હર્ટ્ઝ પ્રતિ મેગાવાટhertz per megawatt નહીં કે પ્રતિ યુનિટ મેગાવાટ કારણ કે તે 100 મેગાવાટ છે ખરુ ને તે હર્ટ્ઝ દીઠ છે આપણે આપણે તેને પર યુનિટમાં રૂપાંતરિત કરી રહ્યાં નથી તે મેગાવાટ દીઠ હર્ટ્ઝ છે હવે તે આપવામાં આવ્યું છે કે ફ્રીક્વન્સી ડ્રોપ 0 20 હર્ટ્ઝ આ છે આપણે આ ફોર્મ્યુલા જાણીએ છે જે આ ડ્રોપના માઈનસની બરાબર છે જે ખરેખર છે તે ડ્રોપ વધારો નથી કે તે ઓછા 0 2 બરાબર હોવું જોઈએ તેથી જ આ ઓછાના ઓછા 0 2 અને આર છે જે તમને 0 015 મળ્યા છે ખરુ ને 33 મેગાવોટ છે બરાબર તેથી આ તમે જેને કહો છો તે આનો જવાબ 13 33 મેગાવોટ છે તેથી આ ઉદાહરણ હું આપીશ મુશ્કેલ નથી એક સરળ છે થોડી સમજણ જરૂરી છે હવે આ ઉદાહરણ જુઓ તે પણ નાનું ઉદાહરણ છે પરંતુ તેથી ઘણી વસ્તુઓ લખેલી છે તે ઉદાહરણ Bબી છે તે ઉદાહરણ B છે બરાબર 40 મેગાવાટ અને 400 મેગાવાટના રેટિંગના બે જનરેટરસ તેનો અર્થ એ કે એકનું રેટિંગ અન્ય 40 મેગાવોટ અને 400 મેગાવાટથી અનુક્રમે 10 ગણું વધારે છે જે સિસ્ટમને પાવર સપ્લાય કરે છે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે કે જે ઓપરેટિંગ ફ્રીક્વન્સી અથવા સિસ્ટમની નજીવી ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે અને દરેક જનરેટર હાફ લોડેડ છે તેનો અર્થ એ કે તેમાંનો 50 ટકા લોડ થયેલ છે અડધા લોડેડ સિસ્ટમ લોડ 110 મેગાવોટથી વધે છે તેથી અચાનક જ સિસ્ટમ લોડ 110 મેગાવોટ સુધી વધે છે અને પરિણામે ફ્રિકવન્સી 49 5 હર્ટ્ઝ સુધી ધટે છે જેનો અર્થ થાય છે જો આપણે ખરેખર ફ્રિકવન્સી એ તમારા 50 હર્ટ્ઝ હવે ઓપરેટિંગ ફ્રિકવન્સી એ 49 5 હર્ટ્ઝ છે તેનો અર્થ એ કે ડેલ્ટા એફ ખરેખર તે ડ્રોપ થાય છે તે માઈનસ 0 5 હર્ટ્ઝ છે બરાબર જો બે જનરેટર્સ તેમની રેટિંગના પ્રમાણમાં તેમનો ટર્બાઇન પાવર વધારશે તો વ્યક્તિગત નિયમન શું હોવું જોઈએ તેથી જે પણ એનો અર્થ છે કે તમારે R1 R2 શોધવો પડશે બે જનરેટરસ અનુક્રમે 10 મેગાવાટ અને 100 મેગાવાટ પસંદ કરશે કારણ કે એક રેટિંગ જુઓ આ રેટિંગ 10 ગણું વધારે છે બરાબર 10 ગણું વધુ છે અને લોડ વધે છે 110 મેગાવાટ તેથી જો એક નાનું એક છે જો અને તે ત્યાં સુધી દર્શાવવામાં આવ્યું છે કે 50 ટકા લોડેડ છે આનો અર્થ એ છે કે આ જનરેટર 20 મેગાવાટ આ જનરેટર 200 મેગાવોટ ઉત્પન્ન કરે છે તેનો અર્થ એ કે તે વધુ શક્તિ પેદા કરી શકે છે તેથી અહીં તે 110 મેગાવોટ છે તેનો અર્થ એ કે નાના જનરેટર દ્વારા 10 મેગાવાટ અને રેટિંગના પ્રમાણમાં મોટા જનરેટર દ્વારા 100 મેગાવાટ તેનો અર્થ એ કે 10 ગણા વધુ કારણ કે આ રેટિંગ 10 ગણું વધારે છે તેથી અહીં પણ આ 110 મેગાવોટ વહેંચી શકાય છે કે આ જનરેટર દ્વારા 10 મેગાવાટ લેવામાં આવશે અને અન્ય 100 મેગાવાટ આ જનરેટર દ્વારા લેવામાં આવશે જે કુલ 100 છે રેટિંગના 10 ગણા વધારે પ્રમાણમાં છે તેથી બે જનરેટર અનુક્રમે 10 મેગાવાટ અને 100 મેગાવાટ પસંદ કરશે તેનો અર્થ એ કે નાનો એક 10 અને મોટો એક 100 લેશે અહીં પણ 10 ગણું વધારે તે રેટિંગના પ્રમાણમાં 10 ગણા વધુ છે તેથી નંબર એ નાના એકમ R1 માટે નિયમન એ 0 5 ના છેદમાં 10 હશે કારણ કે તે ફ્રિકવંસી ડ્રોપ ખરેખર 0 5 હર્ટ્ઝ તે 50 હર્ટ્ઝ 49 તેથી 50 ઓછા 49 5 હર્ટ્ઝ ખરુ ને તેથી R1 એ 0 5 નાં છેદમાં 10 થશે તેથી 0 05 મેગાવાટ દીઠ હર્ટ્ઝ0 05 hertz per megawatt તેથી સરળ વસ્તુ એ જ રીતે મોટા એકમ R2 માટેનું રેગ્યુલેશન એ ફ્રિકવન્સી ડ્રોપ સમાન રહેશે જે 0 5 હર્ટ્ઝ જેટલું રહેશે પરંતુ તે 100 મેગાવાટ ઉપાડશે તેથી તે 0 5 નાં છેદમાં 100 હશે બરાબર તેથી તે ખરેખર 0 005 મેગાવાટ દીઠ હર્ટ્ઝ 0 005 hertz per megawatt હશે તેથી સમસ્યા ખૂબ મોટી છે પરંતુ સમાધાન ફક્ત બે લાઇનમાં છે તેથી તમારે સમજવું પડશે કે વસ્તુઓ કેવી રીતે થઈ રહી છે તેથી આ કિસ્સામાં R1 0 05 મેગાવાટ દીઠ હર્ટ્ઝ અને આ R2 બરાબર 0 005 હર્ટ્ઝ દીઠ મેગાવાટ છે અહીં પ્રતિ યુનિટનો કોઇ પ્રશ્ન નથી અહીં મેગાવાટ તે માત્ર મેગાવાટ જ છે બરાબર તેથી આ તે સમસ્યા 2 છે હવે બીજું એક છે આ કહો કે આ તમારું ઉદાહરણ સી છે આ ઉદાહરણ સી છે ત્રીજું ઉદાહરણ તમારે શોધવુ પડશે ને નક્કી કરવા પડશે ત્યાં છે આપણે પાવર સિસ્ટમ ગેઇનને કેટલીક વાર કીધો છે ક્યારેક આપણે કહીએ છીએ અને પાવર સિસ્ટમ સમય અચળ અને D તેનો અર્થ એ કે કેટલીકવાર આપણે કહીએ છીએ કે તમે જેને કહો છો તે છે ખરુ ને તેથી કંટ્રોલ એરિયા માટે લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ પેરામીટર જેમાં નીચે મુજબનો ડેટા તમારે અને D નક્કી કરવો પડશે અને આ પેરામીટર આપેલ છે કુલ રેટેડ ક્ષેત્રની ક્ષમતા 1000 મેગાવાટ આપવામાં આવેલ છે ખરુ ને ઇન્રશિયા અચળ H એ 5 આપવામાં આવેલ છે રેગ્યુલેશન પેરામીટર R યુનિટ મેગાવાટ દીઠ 2 હર્ટ્ઝ આપવામાં આવેલ છે અહીં તેને યુનિટ મેગાવાટ દીઠ હર્ટ્ઝ આપવામાં આવેલ છે સામાન્ય ઓપરેટિંગ લોડ 50 હર્ટ્ઝ પર 500 મેગાવોટ છે ધારોકે લોડમાં 1 ટકા ફેરફાર માટે 1 ટકા ફ્રિકવન્સીના 1 ટકા ફેરફાર માટે આ સમસ્યા છે તમારે અને D મેળવવા પડશે હવે પ્રથમ તમારે Dડી શોધી કાઢવો પડશે પછી Dડી એ યુનિટ દીઠ માં હશે તેથી ફક્ત તે જ દેખાય છે કે તમે જેને કહો છો તે છે જે તમે લખી રહ્યા છો તે કુલ ક્ષેત્ર રેટેડ ક્ષમતા 1000 મેગાવાટ અને તમારો લોડમાં ફેરફાર એ ફ્રિકવન્સીમાં 1 ટકા ફેરફાર માટે 1 ટકા છે તેથી એકવાર કુલ લોડ 1000 મેગાવાટ છે બરાબર કુલ લોડ 1000 મેગાવોટ છે અને 1 માટે 1 ટકા અને તમારો સામાન્ય ઓપરેટિંગ લોડ તમારી આ ક્ષમતા છે અને ઓપરેટિંગ લોડ 500 મેગાવાટ છે બરાબર તેથી 500 ના 1 ટકા ખરેખર 5 મેગાવોટ તેથી સચોટ રીતે 5 મેગાવાટ સમજી શકાય તેવું છે તેથી લખતા નથી તે સમજી શકાય તેવું છે કારણ કે અહીં લોડ 500 મેગાવોટ છે અને તમે જેને 1 ટકા લોડમાં બદલાવ કહો છો તે 1 ટકા એટલે કે તે 5 મેગાવોટ છે તેથી એ 5 મેગાવોટ છે ખરુ ને અને ફ્રિકવન્સીનો તમારો 1 ટકા ફેરફાર 50 હર્ટ્ઝ છે તેથી 1 ટકા એ 0 5 હર્ટ્ઝ હશે હવે તેથી જ આ 5 મેગાવાટ લોડમાં ફેરફાર ના છેદમાં 0 5 હર્ટ્ઝ છે અને આખી વસ્તુ ના છેદમાં તમારા 1000 છે તેથી તેનો અર્થ એ કે 0 01 પ્રતિ યુનિટ મેગાવાટ પ્રતિ હર્ટ્ઝ 0 01 per unit megawatt per hertz ખરેખર જો તમારી પાસે કોઈ હોય તો મારો અર્થ એ છે કે કોઈ મૂંઝવણ છે કે ઓપરેટિંગ લોડ ખરેખર તે 500 મેગાવોટ હતો ખરુ ને તેથી 500 મેગાવાટના આ 1 ટકા આ 1 ટકા એ 5 મેગાવાટ બરાબર છે તેથી તમારી રેટેડ ક્ષમતા આ રેટેડ ક્ષમતા 1000 મેગાવોટ છે એનો અર્થ એ કે રેટેડ ક્ષમતા એ Pr જે 1000 મેગાવોટ ની બરાબર છે ખરુ ને તેથી આ 5 મેગાવાટ અને જો તમે તેને 1000 મેગાવાટ ના યુનિટ દીઠ માં કન્વર્ટફેરફાર કરો તેથી તે ખરેખર 0 005 બનશે આપણે યુનિટ દીઠ મેગાવાટ કહીશું ખરુ ને હવે તેથી જ આપણે 1000 દ્વારા વિભાજીત કર્યા છે અને ફ્રિકવન્સીમાં બદલાવ જેને તમે કહો છો તે તમારો 0 5 હર્ટ્ઝ છે તેથી ફ્રિકવન્સીમાં ફેરફાર 0 5 હર્ટ્ઝ છે તેથી તમારો ડીD એ પર યુનિટ મેગાવાટ પર હર્ટ્ઝ હશે ખરુ ને તેથી તે તમને મળ્યો છે કે ડી બરાબર 0 01 પર યુનિટ મેગાવાટ પર હર્ટ્ઝ છે ખરુ ને અને આપણે ને જાણીએ છીએ એ નજીવી છે મેં તમને કહ્યું હતું કે અથવા તેઓ સરખા છે ખરુ ને કોઇકવાર મોટા ભાગના કિસ્સામાં પરંતુ તે વાંધો નથી તેથી ઓપરેટિંગ ફ્રિકવન્સી એ 50 હર્ટ્ઝ છે આ 50 હર્ટ્ઝ છે તેથી તેથી H ને 5 સેકંડ આપવામાં આવેલ છે તેથી D ગુણ્યા તમારી નજીવી ફ્રિકવન્સી એ 50 છે તેથી બીજું બરાબર આ પાવર સિસ્ટમ સમય અચળ માફ કરશો અને છે તેથી 1 નાં છેદમાં 0 01 તેથી તે યુનિટ મેગાવાટ દીઠ 100 હર્ટ્ઝ હશે કારણ કે આનાથી વિપ્રીતરીસીપ્રોકલ છે તેથી પરિમાણ ઊલટું થશે ખરુ ને તેથી તે તમારા યુનિટ મેગાવાટ દીઠ 100 હર્ટ્ઝ છે જે તમારો છે બરાબર તેથી આ સમસ્યાઓ ખૂબ જ સરળ છે તમે તેને સરળતાથી કરી શકો છો હવે બીજું એક આ છે ઉદાહરણ D ચોથું ઉદાહરણ ખરુ ને આ ઉદાહરણ D છે 1000 મેગાવાટ સિસ્ટમ માટે સ્થિર ફ્રિકવન્સી ડ્રોપ શોધો આ તમારુ એ ઉદાહરણ સી માં વર્ણવેલ છે મારો અર્થ સમાન ડેટા જે પણ અહીં છે ઉદાહરણ ડેટા સમાન ડેટા લેવમાં આવેલ છે બરાબર તમારા લોડમાં 1 ટકાનો વધારો કર્યા પછી જ લેવામાં આવ્યો છે તેથી આપણે સ્થિર સ્થિતી ભૂલ જાણીએ છીએ તેથી તે છે તે આપવામાં આવ્યો છે કે લોડમાં 1 ટકાનો ફેરફાર એટલે કે 1 ટકા એટલે કે 0 01 તેથી ખરેખર તમારા 0 તેથી ઓછા 0 01 ડી એ 0 01 છે કે આપણે જેની ગણતરી કરી છે અને તે 1 નાં છેદમાં R છે ખરુ ને R તમે જે કહો છે તે 2 બરાબર છે તેથી આ કિસ્સામાં તમારો આર યુનિટ મેગાવાટ દીઠ 2 હર્ટ્ઝ જેટલો આપવામાં આવેલ છે આ આર આ પાછલા ઉદાહરણ ડેટામાંથી લેવામાં આવેલ છે તેથી આર અહીં 2 આપવામાં આવેલ છે તેથી તેનો અર્થ એ છે કે આ ઓછા 0 01 ના છેદમાં 0 01 વત્તા અડધા કારણ કે 1 ના છેદમાં R R એ 2 છે તેથી તે માઈનસ 0 0196 હર્ટ્ઝ છે આ જવાબ છે આ ઉદાહરણ ડી છે એક નાનું ઉદાહરણ છે બરાબર કે જ્યારે તમે આ રેકોર્ડ કરેલ વ્યાખ્યાન જોશો ત્યારે તમને કોઈ મૂંઝવણ થવી જોઇએ નહીં હવે ઉદાહરણ ઇ આ છેલ્લું પાંચમું ઉદાહરણ છે બરાબર થોડુંક વધુ હું તમને બતાવીશ કે 1000 મેગાવાટ નિયંત્રણ ક્ષેત્ર 1 એ 5000 મેગાવાટ નિયંત્રણ ક્ષેત્ર બે સાથે જોડાયેલું છે એનો અર્થ એ કે ક્ષેત્ર 1 રેટેડ ક્ષમતા 1000 મેગાવાટ છે અને ક્ષેત્ર 2 રેટેડ ક્ષમતા 5000 મેગાવાટ છે ખરુ ને 1000 મેગાવાટ વિસ્તાર તેનો અર્થ એ કે ક્ષેત્ર 1 ખરુ ને પાસે સિસ્ટમ પરિમાણો નીચે આપેલ છે કે 1000 મેગાવાટ પરિમાણો ની નીચે આપવામાં આવ્યા છે R1 એ યુનિટ મેગાવાટ દીઠ 2 હર્ટ્ઝ આપવામાં આવેલ છે પછી D1 એ 0 01 યુનિટ મેગાવાટ દીઠ હર્ટઝ આપવામાં આવ્યા છે બરાબર અને ને 0 01 યુનિટ મેગાવાટ દીઠ આપવામાં આવેલ છે તે એક સ્ટેપ લોડ ડિસ્ટર્બન્સ છે હવે ક્ષેત્ર 2 પાસે 5000 મેગાવાટ બેઝ પર સમાન આર અને ડી છે તેથી ક્ષેત્ર 2 પાસે ખરેખર 5000 મેગાવાટ બેઝ પર સમાન આર અને ડી મૂલ્ય ધરાવે છે તે સ્થિર તમારો ફ્રિકવન્સી ડ્રોપ શોધો પછી ફ્રિકવન્સી ડ્રોપ શું છે હવે જેમ કે તે 5000 મેગાવાટ બેઝ છે જુઓ તેથી સ્થિર ફ્રિકવન્સી ડ્રોપ શોધો અને તે જે પણ આપવામાં આવ્યું હતું તે કહો કે 1000 મેગાવાટ બેઝ અને ક્ષેત્ર 2 એ 5000 છે તેથી તમે જે છે તે સીધુ જ લો તેથી તે 5 છે કારણ કે તે ખરેખર તમારા 5 ગણા વધુ છે ખરુ ને તેથી 5 ગુણ્યા એ 0 01 છે તેથી 0 05 યુનિટ મેગાવાટ પ્રતિ હર્ટ્ઝ ખરુ ને અને કારણ કે અહીં તે ક્ષેત્ર 1 છે 1000 મેગાવાટ ક્ષેત્ર 2 5000 મેગાવાટ અને તમારા ક્ષેત્ર 2 પાસે 5000 મેગાવાટ બેઝ પર સમાન આર અને ડી છે તો R2 ખરેખર અડધા R1 બરાબર છે તેથી જો તમે જોશો કે તમે જેને તમે ઉદાહરણ Cસી ડેટા તરીકે ઓળખો છો આર બરાબર R બરાબર છે તે તમારો યુનિટ મેગાવાટ દીઠ 2 હર્ટ્ઝ છે તેથી તે મેગાવાટ દીઠ હર્ટ્ઝ છે જો તમે તેને રૂપાંતરિત કરશો નહીં તો તે મેગાવાટ દીઠ હર્ટ્ઝ હશે અન્યથા યુનિટ દીઠ મેગાવાટ હર્ટ્ઝ અને તે 5 ગણા વધારે છે અને આ આધાર એટલા માટે જ R2 ને 5 દ્વારા વિભાજિત કરવામાં આવે છે 5 ગણા વધુ પછી ગુણાકાર કરો પરિમાણ જુઓ અને પછી તમે તે કરો તેથી R1 એ 2 હર્ટ્ઝ છે તે જે કંઇક લેવામાં આવે છે બરાબર અને જે અહીં આપવામાં આવેલ છે તે 2 હર્ટ્ઝ યુનિટ દીઠ મેગાવાટ છે તેથી 2 નાં છેદમાં 5 તેથી તે યુનિટ મેગાવોટ દીઠ 0 4 હર્ટ્ઝ છે બરાબર અને આપણે સ્થિર સ્થિતિ જાણીએ છીએ તમારુ જેને તમે આ વસ્તુની ફ્રિકવન્સી તરીકે કહો છો તો પણ એ 0 છે ખરુ ને તે જે પણ છે અને ની કિંમત તમે મૂકો અને D1 D2 R1 R2 બધું જાણીતું છે બરાબર અને ફક્ત ક્ષેત્ર 1 માં ડિસ્ટર્બન્સ છે જે તમારા યુનિટ મેગાવાટ દીઠ 0 01 ફક્ત ક્ષેત્ર 1 માં એ 0 છે જો આપણે લઈએ તો તે પહેલાંની બધી બાબતો બને છે તમને માઈનસ 0 00326 હર્ટ્ઝ મળશે આ ફ્રિકવન્સીમાં સ્થિર સ્થિતિ ભૂલ છે તેથી જ્યારે પણ તમે કહેશો સ્થિર ફ્રિકવન્સી ડ્રોપ એટલે કે આ સ્થિર સ્થિતિ છે આ વસ્તુ બરાબર તેનો અર્થ એ કે તમારી જો તે 50 હર્ટ્ઝ સિસ્ટમ છે જો તે 50 હર્ટ્ઝ સિસ્ટમ છે તો સિસ્ટમ ફ્રિકવન્સી હશે આનો અર્થ એ કે તે હશે તે 50 ઓછા તમારા 0 00326 હર્ટ્ઝની જે પણ તે આવશે તે સિસ્ટમ ઓપરેટિંગ ફ્રિકવન્સી બરાબર હશે ખરુ ને અને આ તે છે જેને તમે ફ્રિકવન્સીની સ્થિર સ્થિતી ભૂલ કહો છો હવે જો આ 4 5 તે ઉદાહરણ નાનું છે તો તમારે ખૂબ કાળજીપૂર્વક જવું જોઈએ તેથી એકવાર આ થઈ જાય પછી તમે શું કરી શકો તે હવે આ જુઓ તમે શું કહો છો આ ડાયાગ્રામ ફરીથી તે હવે માની લો કે ફક્ત હું અહીંના આગલા પૃષ્ઠ પર જઈ રહ્યો છું માની લો કે બરાબર છે કે તમે જાણો છો કે છે ખરુ ને જે અમે તમારા બાદબાકી તરીકે નિર્ધારિત કર્યું છે જેને તમે જે ક્ષેત્ર ક્ષમતા ગુણોત્તર કહો છો તે છે હવે માની લો કે જો એ નિયત છે અને વધી રહ્યો છે બરાબર તેનો અર્થ એ કે આ મૂલ્ય નીચે જશે નીચે જશે ખરુ ને તેથી ધારો કે જો તમે તે મૂકો છો બરાબર તેથી ટાઈ પાવર ફ્લોની દિશાને કારણે માઇનસ સાઇન આવી રહી છે ખરૂ ને કારણ કે હવે તેથી જ આપણે તેને ક્ષેત્ર માનીએ છીએ તો પછી આલ્ફા તે જ હશે જેને તમે કહો છો બરાબર તો જો ધારો તો ઉદાહરણ તરીકે ક્ષેત્ર ક્ષમતા કહો ક્ષેત્ર ક્ષમતા કહો ઉદાહરણ તરીકે કહેવા માટે બરાબર છે 100 મેગાવોટ કહો હવે પછી હવે સવાલ એ છે કે માની લો કે જો તમે ક્ષેત્ર ક્ષમતા વધારતા જશો તો માની લો કે તમારી તે વધતી જશે તો શું થશે આ મૂલ્ય ખરેખર ઘટશે કારણ કે આલ્ફા તમારો બને છે જે 1 કરતાં વધારે છે બરાબર 1 2 3 4 છે તેથી એનો અર્થ એ કે તમારો તે માઈનસ તરીકે લખી શકાય છે અને તેનો અર્થ એ કે તેથી જો એ 1 કરતા વધારે હોય તો વધારતા જાઓ પછી મૂલ્ય ઘટશે આનો અર્થ એ કે આ આકૃતિમાં જ્યારે ની કિંમત ઓછી થઈ રહી છે ત્યારે મારો મતલબ કે જો તમે ક્ષેત્ર 2 ની આ ક્ષેત્ર ક્ષમતા ક્ષેત્ર ક્ષમતા ગુણોત્તર વધારતા જાઓ એનો અર્થ એ કે આપણે કહીએ કે 1 2 ની કિંમત ઘટી રહી છે બરાબર તેથી જો તમે આની જેમ વધારતા જાઓ છો તો મારો મતલબ કે જો તમે સૈદ્ધાંતિક રીતે જોશો તો હું તમને જણાવીશ કે આ આખી સિસ્ટમ ખરેખર આ સિસ્ટમ પર તમને કોઈ અસર નહીં કરે કારણ કે આ ફ્રિકવન્સી વિચલન લગભગ નહિવત્ હશે બરાબર તે છે તેનો અર્થ એ કે જો તે આ બાજુ કરતા વધારે હોય તો તે તમારી સિસ્ટમની અનંત સિસ્ટમની જેમ કાર્ય કરશે તેથી તેનો અર્થ એ છે કે જો તમે ક્ષેત્ર 2 ના ક્ષેત્ર ક્ષમતા ક્ષેત્ર ક્ષમતા ગુણોત્તર આના કરતા ઘણો વધારે હોય તો તો પછી આ આખી સિસ્ટમ લઈ શકાય છે કારણ કે આપણે તે સિંગલ મશીન અનંત બસ સિસ્ટમસિંગલ મશીન ઇન્ફાઇનાઇટ બસ સિસ્ટમ ને ધ્યાનમાં લીધી છે તેથી અર્થ એ થાય કે તેથી આ પ્રકારની સિસ્ટમ માટે મારી પાસે નથી મારી પાસે સંયુક્ત સિસ્ટમ છે અને અન્ય વસ્તુ હું સીધું કહી શકતો નથી પરંતુ મારી પાસે કેટલાક વિચારો છે કે જો તમારી આ તમારી આને તમે આલ્ફા મૂલ્ય કહો છો જો ખરેખર કહો કે આ સિસ્ટમ માટે 7 5 જેટલો અથવા તેથી વધુ હોય તો તેનો અર્થ એ કે જો તે 100 મેગાવોટ છે તો તે 100 મેગાવોટના 7 5 ગણા બરાબર છે ઓછામાં ઓછું તેના જેટલુ અથવા તે કરતા વધારે તો પછી તમે જોશો કે આ ફ્રિકવન્સી વિચલન લગભગ નજીવું છે આનો અર્થ એ કે આ બાજુની તુલનામાં આ બાજુ ફ્રિકવન્સી ઓપરેટિંગ ફ્રિકવન્સી અચળ રહેશે તો આ આખી સિસ્ટમ જેને આપણે એક મશીન તરીકે માનીએ છીએ જેને તમે માફ કરશો સિસ્ટમ ક્ષેત્ર 1 અનંત બસ સાથે જોડાયેલ છે તેથી જો તમે આવું કરો છો જો તમે આવું કરો છો તો પછી આ કંઈક એવું હશે ફક્ત થોડી રાહ જુઓ હું તમને બતાવીશ તેથી તે કંઈક આના જેવું હશે કે આ તમારી આ તમારી સિસ્ટમ છે બરાબર આ તમારી સિસ્ટમ છે આ છે ક્ષેત્ર 2 કંઈપણ ત્યાં હશે નહીં આ તમારો છે બરાબર અથવા સમાન વસ્તુ આ તમારો છે બરાબર અને આ એક તમારો છે અને આ તમારો છે આ વત્તા છે આ ઓછા છે આ તમારો છે આ તમારો છે અને તે અહીંથી આવી રહ્યો છે તે અહીંથી આવી રહ્યો છે અને આગળ આ છે તેથી ઉદાહરણ તરીકે હું ત્યાં મૂકી શકું છું આ છે બરાબર અને આ બાજુ ટાઇ ટાઇ લાઇન ત્યાં હશે આ વત્તા છે અને આ બાજુ તમારો માઇનસ મેં તમને કહ્યું હતું કે કારણ કે ક્ષેત્ર ક્ષમતા છે પરંતુ ટાઇ પાવર ત્યાં હશે આ હશે ત્યાં ટાઇ લાઇન છે તેથી તે છે અને તે અહીં તે અહીં હશે તે ત્યાં હશે આ બાજુ તે ત્યાં હોય નહીં તે કંઇક એવું છે જેનો તમે અભ્યાસ કર્યો છે સિંગલ મશીન અનંત બસ જાણો છો તેથી પાવર સિસ્ટમ વિશ્લેષણમાં અનંત બાર ને બધું શું છે તે વિગતવાર સમજાવાયેલ છે તેથી આ તમારા અનંત જેવી તમારી સિસ્ટમની જેમ કંઈક છે જે તમે અનંત બસ કહો છો અને અહીં તે તેનો અર્થ એ કે અહીં ફ્રિકવન્સી અચળ છે એફ અચળ છે વી અચળ છે તેથી ફ્રીક્વન્સી અચળ છે એટલે કે છે કારણ કે આ ક્ષમતા આમાં ઓછામાં ઓછું 7 5 અથવા વધુ આ બાજુ જો તે છે અને આ બાજુ વધુ 7 5 ગણા અથવા વધુ હશે પછી તે ચલાવી શકે છે તે અનંત બસ સિંગલ મશીન અનંત બસની જેમ કાર્ય કરી શકે છે તેથી તે ફ્રિકવન્સી અચળ છે પરંતુ આ ટાઇ લાઇન છે આ ટાઇ ટાઈ લાઇન ટાઇ લાઇન ત્યાં છે તેથી જ આ ટાઇ લાઇન મોડેલિંગ અહીં આવશે ખરુ ને તેથી અને આ તે છે જેને તમે કહો છો ત્યાં નથી પરંતુ આ તે છે જેને તમે ટાઈ લાઇન પાવર ફ્લો કહો છો આ તમારો ટાઇ લાઇન પાવર ફ્લો છે અને જો તમને આ ક્ષેત્રમાંથી એરિયા કંટ્રોલ એરર જોઈએ છે તો તે અહીં આવશે હું આ બતાવી રહ્યો નથી તેથી તમે આ શું કરશો તે તમારા માટે એક કસરત છે અને જ્યારે તમે આમાંથી પસાર થશો ત્યારે જો તમે કરી શકશો તો હું પ્રશંસા કરીશ અને જો તમે જવાબ મેળવી શકશો અને મને જણાવશો તો હું જાણ કરીશ કે તમે ખરેખર આને સમજી ચૂક્યા છે બરાબર સવાલ એ છે કે તમે અનિયંત્રિત મોડ ને લો છો ખરુ ને તમારે શું કરવાનું છે કે તમારે ફ્રિકવન્સીની સ્થિર સ્થિતી ભૂલ અને આ ટાઇ પાવર તમારે શોધી કાઢવાનો છે કે તમારે અનિયંત્રિત શું અને શું છે બરાબર આને તમારે અને ખરુ ને અને ની દ્રષ્ટિએ શોધવા પડશે અન્ય વસ્તુઓ કોઈપણ રીતે અદ્રશ્ય થઈ જશે હું આ ક્ષણિકટ્રાંન્ઝિયંટ લખું છું આ 2 પાસે કોઈ સ્થિર સ્થિતિ નથી અને અલબત્ત ના ટર્મ્સમાં અહીં પણ અહીં થોડું ગોટાળાવાળું છે તે અહીં છે જે આ એક બ્લોક છે ખરુ ને તેથી તમારી દ્રષ્ટિએ તે જે આવે છે તે ની દ્રષ્ટિએ અહીં છે અને અહીં છે તેથી અને ત્યાં છે તેથી તમારે શોધવું પડશે કે આ પ્રકારની સિસ્ટમ માટે સ્થિર સ્થિતી મૂલ્ય ફ્રીક્વન્સીનું શું છે અને એ માટે સ્ટેપ લોડ પરિવર્તન માટે શું છે આ તમારા માટે કસરત છે ખરુ ને તમે આ એકવાર ફરી કરો એકવાર આ બધી વસ્તુઓ થઈ ગઈ તેથી તમે જેને કહો છો તે થોડુંક તમારી પરંપરાગત AGC લોડ ફ્રિકવન્સી નિયંત્રણ ભૂલ બધુ જ સમજાવાયું છે તેથી અને દાખલોઆંકડાકીય તેથી બીજી એક વસ્તુ ખૂબ મુશ્કેલ નથી અને સ્થિતી ચલ વિશ્લેષણમાં મૂકવું હું આશા રાખું છું કે જે બધું મેં તમને કહ્યું છે તેથી આગળ તે છે કે થોડું તમને બતાવશે કે રિસ્ટ્રક્ચર્ડ પાવર સિસ્ટમ્સમાં ઓટોમેટિક જનરેશન કંટ્રોલઓટોમેટિક જનરેશન કંટ્રોલ એટલે કેi ડિરેગ્યુલેટેડ માર્કેટસ અહીં કોઈ બ્લોક ડાયાગ્રામ નથી હું ફક્ત કેટલાક વિચારો જ તમને બતાવીશ કે જે આપવામાં આવશે કે તમે જાણો છો કે તમારી પાસે ખરેખર કેટલાક વિચારો હશે જે ખરેખર ચાલે છે તેથી કોઈ બ્લોક ડાયાગ્રામ રિપ્રેશંટેશન નથી ખૂબ ગણતરી નથી ફક્ત કેટલાક ખ્યાલ અને થોડું વિચારવાનો કે તમે આ પ્રકારની વસ્તુ માટે ડીરેગ્યુલેશન માટે કેવી રીતે જઈ શકો છો તેથી હવે તે ખરેખર છે અથવા આપણે રિસ્ટ્રક્ચર્ડ પાવર સિસ્ટમ માં ઓટોમેટિક જનરેશન કંટ્રોલને કહીએ છીએ રિસ્ટ્રક્ચર નો અર્થ તે ડીરેગ્યુલેટેડ માર્કેટમાં છે તેથી તે આગળ જતા પહેલા ધારો કે અગાઉ આખી દુનિયામાં શું થાય છે જે એક યુટિલીટી તે 3 વસ્તુઓ પોતાની પાસે ધરાવે છે જે જનરેશન ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન છે માની લો કે તમારી પાસે તમારી પોતાની વીજ કંપની છે તો તમારી પાસે તમારું પોતાનું જનરેશન ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન હશે કંપની ખરુ ને અને તેનો અર્થ એ કે તે દરેક વસ્તુને તમે નિયંત્રિત કરો છો કે જે જનરેશન ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન છે હવે આ સ્ટ્રક્ચર સિસ્ટમ હેઠળ તે એવું નથી થયું કે તમે માની લો કે કોઈની પાસે જનરેશન કંપની છે ઉદાહરણ તરીકે ધારો કે કોઈક ને A કહો છો તેની પાસે તેની પોતાની જનરેશન કંપની છે બરાબર અને તે પાવર ઉત્પન્ન કરી રહ્યો છે પરંતુ તેણે પાવર વેચવો પડશે અને કોઈની પાસે તમારો કહો કે Bબી છે B તેણે કહ્યું છે કે તે અથવા તેણી પાસે તેની જ ટ્રાન્સમિશન કંપની છે ખરુ ને અને કોઈકને સી કહેવામાં આવે છે તે અથવા તેણી પાસે ધારો કે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે બરાબર તેથી આખરે પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ જનરેશન કંપની પાસેથી વીજળીપાવર ખરીદવી પડશે માની લો કે ઘણી જનરેશન કંપનીઓ ત્યાં છે અને ટ્રાન્સમિશન નેટવર્ક પર પાવર બિડિંગ થાય છે પરંતુ બી જનરેશન કંપનીની માલિકીની ટ્રાન્સમિશન કંપની એ દ્રારા અને સી માલિકીની ડિસ્ટ્રીબ્યુશન કંપની છે તેથી સંપૂર્ણપણે 3 જુદી જુદી કંપનીઓ છે ખરુ ને તેથી તે કિસ્સામાં શું થશે તે પહેલાં જો તમારી પાસે તમારી પોતાની કંપનીઓનું જનરેશન ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન છે તેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ પરિવર્તન નથી તે તેવું જ રહેશે ખરુ ને કારણ કે તમે જે કહો છો તે જ છે પણ જો તમે તેને તોડશો તો પણ તે તમારી માલિકીનું જનરેશન ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન છે પરંતુ જો કોઈની પાસે તે બધો જ વિતરણનો ભાગ છે અને તે જવાબદાર છે તે અથવા તેણી જવાબદાર છે જે તમે ડીસ્ટ્રીબ્યુશન બાજુ પાવર વેચવા માટે કહો છો તે માટે જવાબદાર છે પછી તેણે જનરેશન કંપની પાસેથી તે ટ્રાન્સમિશન લાઇન દ્વારા તમારો પાવર ખરીદવો પડશે પરંતુ ટ્રાન્સમિશન કંપની જુદી જ છે ખરુ ને તેથી આ વસ્તુને કારણે મને લાગે છે કે પાવર સિસ્ટમની કલ્પના ખૂબ જટિલ બની રહી છે પરંતુ સ્પર્ધાત્મક પણ તેનો અર્થ છે ધારો કે જો કોઈ 10 કે બાર જનરેશનની કંપનીઓ છે અને તે એક સ્પર્ધાત્મક બજાર છે અને તમારી પાસે ડિસ્ટ્રિબ્યુશન કંપની છે અને તમે તે જનરેશન કંપનીઓ પાસેથી પાવર ખરીદવા માંગો છો તેથી ધારો કે આજે જ્યારે હું અહીં રેકોર્ડ કરી રહ્યો છું જે હવે 2015 છે આ સમયે માનો કે 5 જનરેશન કંપનીઓ વિતરણ કંપનીઓને પાવર વેચી રહ્યો છે ખરુ ને અને ડિસ્ટ્રિબ્યુશન કંપની જોશો કે મને ક્યાંથી સસ્તો પાવર મળશે તેથી તે મુજબ તેઓ વિવિધ જનરેશનની કંપનીઓ સાથે સંપર્ક કરી શકે છે તેથી બજાર પ્રતિસ્પર્ધાત્મકછે અને તેથી તમે જેને કહો છો તે અપેક્ષા છે કે આ સ્પર્ધાને કારણે તમારી વીજળીના ભાવ નીચે આવી શકે છે કારણ કે સ્પર્ધા થઇ રહી છે તમારા આ ખ્યાલને રજૂ કરવામાં આવે છે ખરેખર આ પાવર સિસ્ટમની આ પુનર્રચના અથવા આ વસ્તુ જ્યાંથી તે ખરેખર પેદા થઈ છે આ વિચારો આ ખ્યાલ હું વિદેશના એક પ્રોફેસરના વ્યાખ્યાન પર સાંભળી રહ્યો હતો તેથી તેઓ ખરેખર દક્ષિણ અમેરિકાના તે દેશની મુલાકાતે ગયા હતા તેથી મેં તેમની પાસેથી જે કંઇ શીખ્યું છે તે મારી પાસે વાંચ્યા પછી તેમણે કહ્યું હતું કે પાવર સિસ્ટમની આ પુનર્રચના ખરેખર ખ્યાલ થિયરી પર આવ્યો હતો પ્રથમ તેઓ ખરેખર આ પ્રકારના પુનર્ગઠનનો વિચાર કરતા હતા તે ઘણા વર્ષો પહેલા હતું કે તેમના વ્યાખ્યાનમાં હું તેમને સાંભળી રહ્યો હતો જ્યારે તેઓ થોડા વર્ષો પહેલા અમારા વિભાગમાં વ્યાખ્યાન આપતા હતો પરંતુ આજે કે જેને તમે પુનર્રચનાનો આ વિચાર કહો છો તે અમલમાં આવ્યો છે હવે તેથી તે પુનર્નિર્માણ પાવર સિસ્ટમ એન્જિનિયરિંગ જે કંઈપણ મેં તમને પ્લાનિંગ અને ઓપરેશનના ઇજનેરી પાસાને કહ્યું હતું તે સુધારણા કરવી પડશે જો કે આવશ્યક વિચારો સમાન રહેશે જનરેશન ટ્રાન્સમિશન ડિસ્ટ્રિબ્યુશન કન્સેપ્ટ સમાન રહેશે ફક્ત હરીફાઈની રજૂઆત કરવામાં આવી છે ખરુ ને તેથી હાલમાં ઇલેક્ટ્રિક પાવર વ્યવસાય મોટાભાગે ઊભી એકીકૃત યુટિલીટીસના હાથમાં છે વર્ટીકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટીઝ એટલે કે તમારી પાસે જનરેશન ટ્રાન્સમિશન ડિસ્ટ્રિબ્યુશન બધુ જ સાથે છે તમે જ છો તે દરેક વસ્તુના તમે માલિક છો આપણે જેને વર્ટીકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટીઝ કહીએ છીએ જે જનરેશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ની માલિકી છે જે ગ્રાહકને નિયમનકારી દરો પર પાવર સપ્લાય કરે છે ખરુ ને હવે આવી રૂપરેખાંકન આકૃતિ 1 માં વિચારર્પૂર્વક બતાવવામાં આવી છે હું તમને બતાવીશ કે જેમાં મોટા લંબચોરસ બોક્સ સીધા વર્ટીકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટી બરાબર છે કે આ એક મોટું બોકસ છે મેં તે ટ્રાન્સમિશન બાજુ આપેલ છે આ બધું જનરેશન છે આ બધું જનરેશન છે ખરુ ને આ બધું જનરેશન છે અને આ તે પછી આ ચોક્કસ ક્ષેત્ર છે તે છે મેં તમને બતાવ્યું કે તે જોડાયેલું છે અન્ય કેટલાક ક્ષેત્રો સાથે જોડાયેલ છે ટાઇ લાઇન ટાઇ લાઇન આ ટાઇ લાઇન છે અને ટ્રાન્સમિશન પાવર સીધો જ વિતરણ તરફ આવી રહયો છે અને તે પછી પાવર વિતરણ કરવામાં આવી રહ્યો છે અને આઈપીપી સ્વતંત્ર વીજ ઉત્પાદક છે તેનો અર્થ એ કે ખાનગી પાર્ટીઓ પણ કેટલીક ખાનગી પાર્ટીઓ જે ઉચ્ચ વોલ્ટેજ સ્તરે પાવર ઉત્પન્ન કરે છે તે સીધા જ ટ્રાન્સમિશન સિસ્ટમથી કનેક્ટ થઈ શકે છે અને કેટલાક પક્ષો કે જે ઓછા વોલ્ટેજ સ્તર પર વીજળી ઉત્પન્ન કરે છે તે વિતરણ બાજુ થી કનેક્ટ થઈ શકે છે આ આઇપીપી સ્વતંત્ર પાવર ઉત્પાદક છે અહીં પણ આઇપીપી છે જેમ જનરેશન કંપની છે આ આઇપીપી પણ અહીં પાવર ઉત્પન્ન કરે છે ખરુ ને અહીં પણ અહીં તેથી આ ખરેખર વર્ટીકલી ઇન્ટિગ્રેટેડ યુટિલિટી સ્ટ્રક્ચર છે જે બધું તમારી માલિકીનું છે કે કેટલાક ખાનગી સ્વતંત્ર પાવર ઉત્પાદક કેટલાક ખાનગી પક્ષો પણ તેની સાથે જોડાયેલા છે ખૂબ ખૂબ આભાર આપણે ફરી પાછા મળીશું